બરાબર છે આ તે છે જે આપણે PML થિયરીના સારાંશના પ્રકારમાં અત્યાર સુધી જોયું છે બરાબર નિષ્કર્ષ એ હતું કે ફક્ત કોઓર્ડિનેટેડ સ્ટ્રેચના પરિમાણોને બદલીને હું લોસ્સી બતાવવા માંગું છું કે આપણે આ ના વિકલનમાં સમય પ્રણાલી ધાર્યું છે તેથી આપણી સમય પ્રણાલી હતી આ આપણને નું સ્વરૂપ પસંદ કરવા જઈ રહ્યા છીએ બરાબર કારણકે તે છે સ્પેસ પદ પાસે છે બરાબર હવે મારી પાસે સમય પ્રણાલીનું વિરુદ્ધ દિશામાં ત્યારબાદ મારું એ બની જશે ઓકે તેથી આ અમલીકરણના એ છે કે હું ખરેખર કોઈપણ પદ્ધતિમાં કેવી રીતે અમલીકરણ કરું છું તેથી તે જ છે જે આપણે આગળની વાત કરીશું બરાબર તેથી તેને FDTD માં અમલમાં મૂકવું અને તે ખરેખર ખૂબ જ સરળ છે મેક્સવેલના સમીકરણને થોડું અલગ રીતે જોતા આપણા પર નિર્ભર છે કેમ કે તે કોઓર્ડિનેટેડ સ્ટ્રેચિંગ પેરામીટર એ છે જે આપણને મદદ કરશે તો ચાલો આપણે થોડી યુક્તિ કરીએ ઘટક જે ત્યાં બધી શરતો હશે તે પ્રથમ પદ છે પછી મારી પાસે એક ટર્મ છે જે બનશે અને પછી એક ઘટક હશે જેમાં તે બનશે અને તે પછી ઘટક હશે તેમાં હોવો જોઈએ આ એક સામાન્ય રીત છે જેમાં આપણે કર્લ લખીએ છીએ બરાબર હવે જો તમને યાદ હોય કે આપણે ક્યારે અમારા મેક્સવેલના સમીકરણોને ફરીથી વ્યાખ્યાયિત કર્યા છે આપણે આ કોઓર્ડિનેટેડ સ્ટ્રેચિંગ પરિમાણો મળ્યાં છે જ્યારે હું અથવા ને ફરીથી વ્યાખ્યાયિત કરું છું ત્યારે સાથેના હતા અથવા અન્ય કોઈક સાથે હતા મેં તેને કેવી રીતે ફરીથી વ્યાખ્યાયિત કર્યા હા પણ તે કયા પદ સાથે પદ નથી બરાબર તેથી ઉદાહરણ તરીકે હું અહીંથી શું કરી શકું છું તે સામાન્ય આંશિક વિકલન પદને બહાર કાઢીએ છીએ તેથી તે જોવા માટે ચાલો આપણે એક બીજી વસ્તુ તરફ ધ્યાન આપીએ તેથી ધારો કે હું તમને પૂછું છું કે શું છે ઓકે તેથી હશે હું અહીંથી શું મેળવી શકું ત્યાં ફક્ત અને છે બરાબર તેથી એ બનશે અને હું મેળવવા જઈ રહ્યો છું શું તમે ઉપરોક્ત વાક્યમાં ક્યાંક આ પ્રકાર જેવા પદને ઓળખો છો આ પ્રકારના ક્યાંક દેખાય છે મારો મતલબ શું છે તેથી આમાં સામાન્ય શું છે જે X ના સંદર્ભમાં આંશિક વિકલન છે વિદ્યાર્થીx અહીં એ દરેક જગ્યાએ દેખાય છે બરાબર તેથી હું આને ફરીથી લખી શકું છું તેથી હું હવે તેને ફરીથી આ પ્રકારે લખી શકું છું કોઈ અંદાજ નથી આ ફક્ત ફરી લખેલ છે તેથી અહીં તે એકમ સદિશની દ્રષ્ટિએ લખ્યું હતું હવે હું ફરીથી લખીશ તેથી આ એકમ સદિશ છે કે જે મારા કોઓર્ડિનેટ્સ સ્ટ્રેચિંગને સરળ અર્થઘટન આપે છે કોઓર્ડિનેટેડ સ્ટ્રેચિંગ ફક્ત ને અથવા દ્વારા ગુણાકાર કરશે તેથી આ આપણને તે હવે જોવાની મંજૂરી આપી રહ્યું છે તેથી ચાલો જોઈએ ઉદાહરણ તરીકે FDTD માં અમલીકરણ સરખાવવા માટે આપણે કંઈકનો ઉપયોગ કરીશું જે તમે પહેલાથી જ જાણો છો કે લોસ્સી માધ્યમ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે જાણીશુ બરાબર તેથી ચાલો આપણે આ સમીકરણ 1 માં મુકીશું તો આપણે તેને પકડી રાખીશું અને આગળની તુલના લોસ્સી માધ્યમો પર જોઈશું અને આપણે કંઈક ખૂબ સરળ વાપરીશું આપણે આપણા ઓહમના નિયમનો ઉપયોગ કરીશું ઓહમના નિયમ પહેલાં આપણે તે પૂર્ણ કરી ચુક્યા છીએ વિદ્યાર્થી J બરાબર તેથી ત્યાં મારી પાસે શું હતું આપણે આ જાણીએ છીએ અને આ બનશે તેથી જે મેં ફરીથી લખ્યું હતું તે જટિલ પરમીટીવીટીના પદમાં આ રીતે લખી શકું છું તેથી આ આપણે પહેલાથી જ જોયું છે આપણે તેને તરીકે કહી શકીએ છીએ તમે અનુમાન લગાવ્યું હશે કે આપણે લોસ્સીમાધ્યમ જેવું છે બરાબર તેથી આપણે એવું કંઈક વાપરી શકીએ છીએ જે આપણે અહીં પહેલાથી જાણીએ છીએ તેથી હવે મેકસવેલના સમીકરણો દ્વારા એ બરાબર થવા જશે તેથી મારો પાસે અહીં આ રીલેશન છે હવે હું આ સમીકરણ 1 નો ઉપયોગ કરી શકું છું જે મેં અહીં ઉપર લખ્યું છે તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્ર સાથેના આ બધા પદો એ અદીશ છે બરાબર તેથી અહીં આ સદિશ છે દિશા સ્પષ્ટ નથી મારો મતલબ એ છે કે તે H ક્યાં છે તેના પર નિર્ભર છે બરાબર તેથી હું આ આખી વસ્તુને આ 3 સદિશની દ્રષ્ટિએ ફરીથી લખી શકું છું હું ને આ રીતે લખી શકું છું તેથી હું કહી રહ્યો છું કે સમીકરણ 1 માં 3 સદીશ છે તેની પાસે 3 સદીશ છે આ દરેકના પદો 1 2 3 છે આ 3 માંથી દરેક 1 સદીશ છે બરાબર અને અંતિમ છે મેકસવેલ સમીકરણો દ્વારા આ પદ સાથે સમાન થઇ જશે વિદ્યુત ક્ષેત્રની પાસે પણ ૩ સદીશ છે તેથી આ સરસ પોઈન્ટ છે તેથી આ સદીશો છે તેઓ ની સાથે નથી તેઓ ૩ આર્બીટરી દિશા શું છે તેઓ એકમ સદીશ દ્વારા આપવામાં આવે છે બરાબર મારે જેમ જોઈએ તેમ હું સદીશને કોઈપણ ૩ ઓર્થોગોનલ દિશામાં વિઘટિત કરી શકું છું તેથી આ ની સાથે દિશાને આ પ્રકારે વ્યાખ્યાયિત થાય છે ઓકે મેં હજી સુધી મેક્સવેલના સમીકરણો અને લોસ્સી માધ્યમને ફરીથી સમજાવવા સિવાય કાંઈ નવું કર્યું નથી ત્યાં PML નો કંઈ જ ઉલ્લેખ નથી ઓકે તો હવે પછી આપણે PML ને કેવી રીતે અમલમાં મૂકવું તે જોઈશું તેથી શું તમે અપેક્ષા કરી શકો છો કે શું થશે